આ NPTEL લેક્ચરમાં આપનું સ્વાગત છે આજે આપણે એન્ટેના કરંટનું આંકડાકીય મૂલ્યાંકન જોશું ખરેખર અગાઉ લાંબા ડાઇપોલ્સdipoleદ્વીધ્રુવી માટે વાયર એન્ટેનાની ચર્ચા કરતી વખતે આપણે ચર્ચા કરીકે કરંટ ડિસ્ટરીબ્યુસન distribution વિતરણ એપ્રોક્સીમેટ approximate અંદાજીત છે અને તે સમયે આપણે કહ્યું હતું કે તે સિનુસાઇડલ હતું કારણ કે જો આપણે કેન્દ્રમાં દ્વિધ્રુવીને ફીડ કરીએ છીએ અને બે ચરમસીમાઓએ પ્રવાહ કંડક્સન કરંટ ઝિરો સુધી જવો જોઈએ અને ફીડ પોઇન્ટ પર મહત્તમ સુધી જવું જોઈએ તો એવું કહેવાયુ હતું કે તે સિનુસાઇડલ હશે પરંતુ લોકોને પ્રાયોગિક મૂલ્યાંકન પણ મળ્યાં છે અને અન્ય તકનીકો દ્વારા તે સિનુસાઇડલ નથી ટોચનો આલેખ જુઓ તે ડાઈપોલ માટે લેમ્બડા બાય 2 છે તે પાતળો ડાઇપોલ છે કારણ કે સામાન્ય રીતે ડિપોલ્સ ત્રિજ્યા લેમ્બડાના ખ્યાલ થી નાની હોય છે અને અહીં કેન્દ્રથી અંતર X અક્ષની દિશામાં ખેચ્યું છે તો તેનો અર્થ એ કે આ કેન્દ્રિય બિંદુ છે અને આ ટોચનું બિંદુ છે અને કરંટ ડિસ્ટરીબ્યુસન બંને ધ્રુવોમાં સપ્રમાણમાં છે તો તમે જુઓ છો કે આપણે સિનુસાઇડલને લાલ રંગથી દર્શાવેલ છે પરંતુ સાચો કરંટ એમ નથી પ્રથમ વસ્તુ તે મહત્તમ છે તો તે કેન્દ્રમાં નથી કારણ કે શિખર બીજે ક્યાંક છે અને તમે પણ જોશો કે સામાન્ય રીતે તેને એક્સ્પોનેન્સીઅલexponentialઘાતકીય કહી શકાય પરંતુ તેમાં ડેવીએસન deviationsવિચલ હોય તો એક્સ્પોનેન્સીઅલ નથી અને હવે જો આની પ્રોફાઊન્ડ profound ગહન અસર થાય છેઅને જો આપણે ડાઇપોલના ઇનપુટ અવરોધને શોધવા પ્રયત્ન કરીએ કારણ કે કેન્દ્રમાં તમે જોશો કે સાઇનસાઇડલ વસ્તુ પર આપણે કરંટની અપેક્ષા રાખીશું તે સમાન નથી ફીડ પોઇન્ટ પર ઇનપુટ અવરોધ શું હશે તેમાટે આપણે એપ્લાઇડ વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ નું મૂલ્ય શોધીશું તો જો કરંટ જુદો છે તો ઇનપુટ અવરોધ મુશ્કેલ બનશે મૂળભૂત રીતે જો આપણે સિનુસાઇડલ ડિસ્ટરીબ્યુસન અને આના જેવા વાસ્તવિક ડિસ્ટરીબ્યુસનને ધારી તો નીઅર ફિલ્ડ ઈફેક્ટnear field effectનજીકના ક્ષેત્રપર અસર અલગ છે બીજો આલેખ લેમ્બડા ડાઈપોલ માટેનો છે જેનો અર્થ છે સંપૂર્ણ તરંગ ડાઈપોલ ફરીથી તમે જુઓ કે તે પાતળી છે અહીં તમે પણ જુઓ છો કે સિનુસાઇડલ અપેક્ષા મુજબ છે પરંતુ શિખર એક અલગ બિંદુ પર છે અને સૌથી અગત્યનું તમે જુઓ કે અહીં કેન્દ્રમાં ફીડ કરેલું સિનુસાઇડલ કરંટ ડીસ્ટ્રીબ્યુંસન શૂન્ય છે તેથી તમને ઇનપુટ અવરોધ અનંત મળવો જોઈએ જે કેસ નથી કોઈ ડાઇપોલ મને અનંત ઇનપુટ અવરોધ આપતી નથી આપણે જોયું છે કે ઇનપુટ અવરોધ એ કેટલાક જટિલ શબ્દો જેવું કંઈક છે પરંતુ રેડિયેશન અવરોધ એ કંઈક 73Ω ઓહ્મ જેટલું નજીક છે તો તમે તે જોશો પરંતુ વાસ્તવિક ડિસ્ટરીબ્યુસન શૂન્ય નથી તો તમે તે ચોક્કસ કરંટ ડિસ્ટરીબ્યુસન સરળતાથી મેળવી શકો છો હવે આ પ્રકારનું ચોક્કસ કરંટ ડિસ્ટરીબ્યુસન કેવી રીતે મેળવવું તે આપણે ચર્ચા કરીશું તો આપણો આજનો વિષય છે ડાઇપોલ કરંટનું આંકડાકીય મૂલ્યાંકન તો ચાલો આપણે કહીએ કે આપણી પાસે ડાઇપોલ છે હવે ખરેખર પહેલાંની ચર્ચાઓમાં આપણે હંમેશા ડાઇપોલની મર્યાદિત ત્રિજ્યાની અવગણના કરી હતી પરંતુ ખરેખર જો મારે ડાઇપોલ બનાવવી હોય તો તે સિલિન્ડર હશે તો કોઈપણ વ્યવહારુ સિલિન્ડરમાં ફાઈનાઈટ finite મર્યાદિત ત્રિજ્યા હશે હું તેને નાની રાખી શકું છું પરંતુ તેનો અર્થ એ છે કે સપાટી પર પ્રવાહ હશે તો કરંટનું ડિસ્ટરીબ્યુસન કરવામાં આવશે જો ડાઇપોલ એક સંપૂર્ણ કંડક્ટીંગ તત્વ અથવા કોઈપણ વ્યવહારુ તત્વોથી બનાવવામાં આવે તો પછી તેના પરિઘમાં પ્રવાહો હશે અને કરંટ કેન્દ્રમાંથી કરંટ ચાલુ હોય તેવું હંમેશાં હોતું નથી છે તો તે એક વસ્તુ છે બીજું એ છે કે આપણે ફીડ પોઇન્ટ પર મર્યાદિત અંતર રાખીએ છીએ હવે તે વચ્ચે ના ગેપને આપણે ધ્યાનમાં લેતા નથી કારણ કે આપણે ધ્યાનમાં લઈએ છીએ કે ડાઇપોલ કેન્દ્ર પણ કેન્દ્રમાં જ છે પરંતુ ખરેખર ડાઇપોલ કેન્દ્ર એક ડેલ્ટા અપ અને ડેલ્ટા નીચે છે કે જેથી તે મોડેલ નથી આજે આપણે તેને પણ ધ્યાનમાં લઈશું અને તો એક ડાઇપોલ કંઇક આ રીતે છે અને આ ગેપ gapગાબડામાં આ થોડો અવકાશ આપણે ફીડ કરીએ જેનું કામ વોલ્ટેજ જનરેટર મૂકવાનું છે તો હું કહી શકું છું કે આ વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ છે અને ચાલો આપણે કહીએ કે આ ગેપને હું ડેલ્ટા કહું છું તો હું એમ કહી શકું છું કે કેન્દ્રિય બિંદુથી ઉપરની તરફ આ L2 છે તે જ રીતે તેનો અર્થ એ કે આ ઉપરની ધ્રુવની લંબાઈ પણ L2 છે નીચલા ધ્રુવની લંબાઈ પણ L2 છે અગાઉ મેં તમને કહેલ યાદ કે આપણે કરંટ ડીસ્તટ્રીબ્યુસન લીધેલ જ્યારે આપણે સિનુસાઇડલની ચર્ચા કરી છે ત્યારે મે એ લીધું છે કે આ AZ IOsin kl2 z 0≤z I2 Az I0 સાઇન kl ભાગ્યા 2 માઈનસ z લેસ ઇકવલ z' લેસ ઇકવલ I બાય 2 છે અને નીચેના ભાગમાં તે IOsin kl2 L2 I0 સાઇન kl ભાગ્યા 2 માઈનસ L2 z' થી 0 માટે આપણી પહેલાની વસ્તુ હતી આજે આપણે સેન્ટર ફેડ અને ફાઈનાઇટ વ્યાસ માટેના કેન્દ્ર માટે જોઈશું જ્યાં આ સંપૂર્ણ સાચું નથી તેમ છતાં આપણે કહીશું જેમ આપણે જોયું છે કે સિનુસાઇડલ સામાન્ય રીતે આપણે કહી શકીએ છીએ પરંતુ તે ખરેખર સાચું નથી તોતમે રેડિયેશન પેટર્ન જોઈ હોયઆપણે ઈનપુટ અવરોધને મેળવવા માંગીએ છીએ કારણ કે સર્કિટ મેચ કરવા માટે તે ખૂબ જ જરૂરી છે તો આ સાચું છે તો ત્યાં બે તકનીકો છે જે સમાન છે પરંતુ તેમાં મોટો તફાવત છે તો તે તકનીકો આપણે જોઈશું પ્રથમ વૈજ્ઞાનિક હેલેને પ્રથમ આ શોધી કાઢયુંએનાલીસીસનું આ ફોર્મ્યુલેસન છે જેને હેલેનનું ફોર્મ્યુલેશનformulationરચના કહે છે જે આપણે જોઈશું તો આ આપણું કરંટ ડિસ્ટરીબ્યુસન નથી હવે આપણે કહીએ કે કરંટ શું છે તે આપણે જાણતા નથી તો આપણે કરંટ નક્કી કરીશું તો આપણે લખીશું હેલેનની રચના ખૂબ જ ઉપયોગમાં લેવાતી એક ખૂબ જાણીતી તકનીક છે ખરેખર લોકો તેને હલ કરવા માટે કેટલીક પુનરાવર્તિત તકનીકો વાપરતા હતા પરંતુ આજે વિવિધ આંકડાકીય તકનીકોની પ્રગતિ સાથે આપણે હવે પછીનાં લેક્ચરમાં પણ ચર્ચા કરીશું કે ત્યાં એક તકનીક છે જે આ પ્રકારની કરંટ ડિસ્ટરીબ્યુસન સમસ્યા માટે ખૂબ જ યોગ્ય છે અથવા સ્કેટરિંગ scattering છુટાછવાયા સમસ્યાઓ અથવા કોઈપણ રેડીએટીંગ radiatingવિકિરણ સમસ્યાનો પ્રવાહ નક્કી કરવાના કિસ્સામાં જેને મોમેન્ટ મેથડ કહેવામાં આવે છે તે એક ઈન્ટીગ્રલ intigral અભિન્ન સમીકરણ પદ્ધતિ છે જેને આપણે જોઈશું તો આ હેલેનની રચનાના કેટલાક એઝમ્પસનassumptionધારણાઓ છે તો પ્રથમ એ છે કે ત્રિજ્યા રેડિયેટિંગ સ્ટ્રક્ચરની મર્યાદિત ત્રિજ્યા છે તો આપણે કહીશું કે સામાન્ય રીતે 0 05λ લેમ્બડા કરતા વધુનો વ્યાસ પછી ડાઇપોલ લાંબી હોય છે તો L a કરતા મોટો છે અને હું વધારે લખી રહ્યો નથી કારણ કે આ આ બધા કેસો માટે લાગુ પડે છે પરંતુ હું વધારે હોવો જોઈએ ખરેખર અને એ પણ જરૂરી છે કે 'a' λ લેમ્બડા કરતા ઘણું ઓછું હોવું જોઈએ હવે ખરેખર શું થાય છે જો મારી પાસે આના જેવા વ્યવહારુ સિલિન્ડર છે તો ત્યાં બાજુઓનાં પ્રવાહો પણ હશે ત્યાં સિલિન્ડરની ટોચની અને નીચેની કેપ્સમાં પણ કરંટ હશે પરંતુ આ ધારણા દ્વારા આપણે ખરેખર આ કેપની અવગણના કરી રહ્યા છીએ તો આપણે કહીશું કે ફક્ત પ્રવાહ નળાકાર સપાટી પર છે આ પ્લાનર કેપ્સ પર નથી તે માટે જ આ ધારણાઓ છે હવેઆના પર આપણે બાઉન્ડ્રી કંડીશન મૂકીશું બાઉન્ડ્રી કંડીશન શું છે તમે હંમેશાં આ બાઉન્ડ્રી કંડીશન જોશો કે આ એક સંપૂર્ણ વાહકની બનેલી હોવાથી આપણે કહીશું કે પ્રથમ બાઉન્ડ્રી શરત એ છે કે કુલ સ્પર્શનીય ઇલેક્ટ્રિક ક્ષેત્ર નળાકાર સપાટી પર શૂન્ય હશે આ હશે હંમેશાં 2 વત્તા કૃપા કરીને અહીં યાદ રાખો કે તે ગેપમાં સાચું નથી તે સાચું નથી પરંતુ નળાકાર સપાટી પર છે બીજી બાઉન્ડ્રી કંડીશન સ્પષ્ટ છે કે આપણો કરંટ અહીં આપણને કરંટ નથી જણાતો પરંતુ અંતિમ બિંદુઓ પર આ શૂન્ય પર જશે આ બે બાઉન્ડ્રી શરતો છેજે આપણે અમલ કરીશું તો હેલેનનું નિર્માણ શું છે આપણે જોયું છે કે આ એક સંપૂર્ણ વાહક છે તો આપણે ધારીએ છીએ કે ત્યાં ફક્ત ઇલેક્ટ્રિક પ્રવાહ છે તો આપણે એમ કહી શકીએ કે M અહીં શૂન્ય બરાબર M0 છે અને આપણી કરંટ ઘનતા J જેને આપણે Jz તરીકે લખીશું હવે આ એક ધારણા ખરેખર એ છે જેના પર હું આવીશ તો હેલેનનું નિર્માણ કહે છે કે કરંટ સામાન્ય રીતે આ રીતે ચાલે છે ખરેખર તે અહીં સમાન પ્રવાહો છેઅને ધારે છે કે તે સપ્રમાણ રચના છે સારાંશ એ કે મારી પાસે અક્ષ પર એક સમાન પ્રવાહ હોઈ શકે છે તો જો મારી પાસે આ છે તો આપણે લખી શકીએ કે લાગુ કરેલ ઇલેક્ટ્રિક ક્ષેત્ર EA ની દ્રષ્ટિએ ઇલેક્ટ્રિક શું છે કૃપા કરીને યાદ રાખો કે તે A ચુંબકીય વેક્ટર પોટેન્શિઅલમાંથી આવ્યો છે જ્યારે આપણે તે સામાન્ય સમાધાનની ચર્ચા કરીએ છીએ જેથી આપણે લખી શકીએ છીએ EA jωA jωμϵ××AEA એ માઈનસ J ઓમેગા A માઈનસ J બાય ઓમેગા મ્યુ એપ્સીલોન ડેલ ડેલ ક્રોસ A બર્બર છે નળાકાર સપાટી પરના સિલિન્ડર પર હું કહી શકું છું કે લાગુ કરેલ ઇલેક્ટ્રિક ફીલ્ડ શૂન્ય છે કારણ કે ત્યાં કોઈ ઇલેક્ટ્રિક ફીલ્ડ લાગુ નથી તો આ બોઈલ ડાઉન થઇ ને તે બને છે હું અન થાકી નહિ જાઉંઆ બોઈલ ડાઉન થઈને આ વેક્ટર પોટેન્સિઅલ આ ડીફ્રેન્સિઅલ સમીકરણને સંતોષે છે આ આપણે ઘણી વાર જોયું છે તો આપણે આ સમીકરણ હલ કરવું પડશે એકવાર આપણે વેક્ટર પોટેન્સિઅલને જાણી લઈએ પછી આપણે સરળતાથી J શોધી શકીએ જેથી તે થશે આપણે એમ કહી શકીએ Jz z અથવા z' ને સપ્રમાણ છે જેનો અર્થ છે કે Jz z Jz z ની બરાબર છે કારણ કે આ રચનાને કારણે એક્સાઈટેસન સપ્રમાણ છે તો બાઈપોલાર દ્વિધ્રુવીય એક્સાઈટેસન તો આના થી હું જાણું છે કે Az પણ z' ને સપ્રમાણ છે એટલે કે Az z Az z પણ છે તો એક સોલ્યુશન માટેAz આ વિભિન્ન સમીકરણને સંતોષી રહ્યું છેએક સોલ્યુશન Az એ આ પ્રમાણે છે Az એ માઈનસ J મ્યુ એપ્સીલોન A1 એક કોસાઇન ફંક્શન વત્તા આ સિમેટ્રી છે અને આ તમે તેને અહીં મૂકી શકો છો અને જુઓ કે તે સંતોશે છે આ શબ્દ k આ kની હાજરીને કારણે આવી રહ્યો છે તમે આ શબ્દ મેળવી રહ્યાં છો તો A1 B1 અજ્ઞાત છે તો A1 અને B1 એ બાઉન્ડ્રી શરતો નક્કી કરવાના કોન્સ્ટંટ છે મારી પાસે બે અનનોવ્ન છે મારી પાસે બે બાઉન્ડ્રી શરતો છે તો હું તે ગણતરી કરી શકીશ હવે હું થોડી વાર પછી આ ઉકેલીસ પહેલા હું આ કરુંહું તેનું મૂલ્યાંકન કરું છું તો ચાલો હવે આપણે ગેપને જોઈએતો ગેપ આગળ ચાલો હું આ બંધારણ જોઉં તો ગેપ પર લાગુ વોલ્ટેજ Vi છે તો આપણે ત્યાં ડિફરન્સઅલ ઇક્વેશન 2AZz2 K2AZD ડેલ સ્ક્વેર Az પ્લસ ડેલ z સ્ક્વેર પ્લસ K સ્ક્વેર Az બરાબર D લખી શકું છું કારણ કે ત્યાં એક K સ્ક્વેર Az જ છે જો તમે ત્યાં J ઓમેગા મ્યુ એપ્સીલોન EA મૂકી દો આ ગેપ પર છે ચાલો હવે આખી વસ્તુને ગેપ પર એકીકૃત કરીએ તો આપણે જોઈશું તે પ્રમાણે jωμϵ d2d2EAdz d2d22Azz2k2Azdz J ઓમેગા મ્યુ એપ્સીલોન EA dz નું માઈનસ હાલ્ફ d થી પ્લસ હાલ્ફ d સુધીની લીમીટ માં સંકલનએ Az નું દ્વિતીય પાર્સીઅલ વિકલન વત્તા k2 Az dz નું માઈનસ હાલ્ફ d થી પ્લસ હાલ્ફ d સુધીની લીમીટ માં સંકલન બરોબર છે હવે હું આનું સરળતાથી સંકલિત કરી શકું છું આ બધા અચલ છે તોહું તેને મૂળભૂત રીતે આમ લખીશ જમણી બાજુએ jωμϵ d2d2EAdz J ઓમેગા મ્યુ એપ્સિલન માઈનસ હાલ્ફ d થી પ્લસ હાલ્ફ d સુધીની લીમીટ માં EA dz નું સંકલનતે શું છે આ એક લાઇન ઇન્ટિગ્રલ jωμϵ∙dl J ઓમેગા મ્યુ એપ્સીલોન ડોટ માઈનસ Vi dlછે હવે ચાલો આપણે LHS જોઈએ તો હું કહી શકું છું કે જો હું તેને એકીકૃત કરું તો પછી d2d22Azz2k2Azdz ડેલ સ્ક્વેર Az ડેલ z સ્ક્વેર વત્તા K સ્ક્વેર Az dz હાલ્ફ d થી પ્લસ હાલ્ફ d સુધીની લીમીટ નું સંકલન હવે મેં તે લીમીટ ટેન્ડસ ટુ 0 લીધી છે પ્રથમ તે હશે AZ∂zK2ડેલ Az ડેલ z ઈન્ટીગ્રેસન વત્તા K સ્ક્વેર માઈનસ હાલ્ફ d થી પ્લસ હાલ્ફ d સુધીની લીમીટ નું સંકલન Az dz સંપૂર્ણ લીમીટ માટે હવે મારી પાસે Az માટે એક્સ્પ્રેસન છે આ એક્સ્પ્રેસન છે તો ડેલ Az એ તમે મૂકી શકો છો અને આ વાળું પણ તમે ઇન્ટીગ્રેટ કરી શકો છોતે lim⁡jz →0 μϵkA1sin Kz B1cos Kz k2 jμϵ A1Ksin Kz B1Kcos Kz લીમીટ z ટેન્ડસ ટુ 0 j મ્યુ એપ્સીલોન k A1 સાઇન kz માઈનસ B1 કોસ kz વત્તા K સ્ક્વેર માઈનસ j મ્યુ એપ્સીલોન માઈનસ A1 બાય k સાઈન kz વત્તા B1 બાય k કોસ kz જે j k એપ્સીલોન બરાબર હશે આ સરળ સંકલન સાઇન ફંક્શન્સ છે તોતે તમે તમારી જાતે કરી શકો છો પરંતુ હજી પણ તમારી સહાય માટે હું તે લખી રહ્યો છું હવે તમે લીમીટ લગાવો તો તે jkμϵમાઈનસ J k મ્યુ એપ્સીલોન 2 B1 હશે તો તમે આને તમારું R કહી શકો છોLHS અને RHS છે જે આ ઇક્વેશન 2 મળ્યું છે તો આપણે jωμϵ2B1 jωμϵVi માઇનસ J ઓમેગા મ્યુ એપ્સિલન 2 B1 માઇનસ J ઓમેગા મ્યુ એપ્સિલન Vi મેળવીએ છીએ જે સૂચવે છે કે B1 ની કિંમત હું Vi બાય 2 ની જેમ મેળવી છે તો B1 મને મળ્યો A1 હવે આ જાણીને હું બીજું જાણી શકું છું તોઆ પહેલી બાઉન્ડ્રી શરત છે જ્યારે બીજી બાઉન્ડ્રી શરત એ છે કે જેને તમે ત્યાં મુકો છો BC 2 તો તે થશે કે IZ z શૂન્ય બરાબર છે જયારે z' એ વત્તા ઓછા l2 ની બરાબર છે તો આ A માંથી તમને હવે ખબર પડે અને હું તમને આપી શકું કે આ તમે એક એકસરસાઈઝ exerciseપ્રયત્ન તરીકે લઈ શકો છો આ તમને A1 આપે છે જે નો અર્થ હવે આપણે A1 B1 જાણીએ છીએ તો તેનો અર્થ છે કે હું તેનો ઉપાય જાણું છું તોએનો અર્થ એ કે આપણે A જાણીએ છીએ અને પહેલાથી જ આ અભિવ્યક્તિ આપણે શોધી કાઢી છે કે જો આપણી પાસે A અને Iz વચ્ચેનો સંબંધ શું છે તે ઇન્ટિગ્રલસંબંધ અપડે પહેલા સ્થાપ્યો હતો જો મારી પાસે ફક્ત રેખીય પ્રવાહ છે તો તે એક કન્ટુરસમોચ્ચ A4πCIZxyze jkRRdlઇન્ટિગ્રલ Izxyz eની ઘાત માં માઈનસ J kR ભાગ્યા R dl' છે તો મારી પાસે A નો સોલ્યુશન પણ છે કે A આપણા કિસ્સામાં A jμϵA1cos KZ B1sin KZ માઈનસ J રુટ મ્યુ એપ્સીલોન A1 કોસ kz વત્તા B1 સાઈન kz તો આ બે સમાન છે તો આ l2l2Ize jkR4πRdz jA1cos KZ B1sin KZ માઈનસ l બાય 2 થી પ્લસ l બાય 2 લીમીટ માં I z ઇ પાવર માઈનસ j KR ભાગ્યા આર 4 પાઈ નું dz સંકલન એ માઈનસ J અપોન ઇટાη A1 કોસ kz વત્તા B1 સાઈન kz ની બરાબર થાય હવે આ સમીકરણો હવે તમે જોશો કે જમણી બાજુની બાજુએ A1 B1 ને હું જાણું છું તો મારે શોધવું પડશે પરંતુ કમનસીબે હું Iz' આ ઇન્ટીગ્રેસનની અંદર છે અથવા તે આ સમીકરણનું એકીકરણ છે તો જ આ સમીકરણોને ઇન્ટિગ્રલ સમીકરણો કહેવામાં આવે છે તો આ રચના એક ઇન્ટિગ્રલ સમીકરણ રચના છે કારણ કે આ અજ્ઞાત છે અને આ ઇન્ટીગ્રેસનની અંદર છેઅને આ ઇન્ટીગ્રેટેડ અથવા ઇન્તીગ્રેસન છે તોતે એક ઇન્ટિગ્રલ સમીકરણ છે તો આ કોઈપણ ઇન્ટિગ્રલ સમીકરણની વ્યાખ્યા છે કે જો આ અજ્ઞાત ઈન્ટીગ્રેસનના અંદર હોય તો તેને એક ઇન્ટિગ્રલ સમીકરણ કહેવામાં આવે છે તો આને હલ કરવાની જરૂર છે ખરેખર આ સમીકરણને હેલેનનું સમીકરણ કહેવામાં આવે છે આ પ્રખ્યાત સમીકરણ છે હવે આ સમીકરણનું જો તમે સમાધાન કરી શકો છો કે જેનો અર્થ થાય છે ઇન્ટિગ્રલ સમીકરણ હલ થાય તો આપણે કરંટ ડિસ્ટરીબ્યુસન શોધી શકીએ ખરેખર આપણે પછી જોશું કે આ સમીકરણને કેવી રીતે હલ કરવું તો આપણે જોઈશું કે બીજી ફોર્મ્યુલેશનનો પણ ખૂબ ઉપયોગ કરવામાં આવે છે અને તેના કેટલાક ફાયદા છે ફાયદાઓ કે જે ખરેખર આખરે મળશે જો હું તેને મોમેન્ટ દ્ધતિ દ્વારા હલ કરવા માંગું છું તો પછી મને ખરેખર આને ઇન્વેર્સ કરવાની જરૂર છે તે શોધવા માટે મને કંઈક ઉલટું કરવાની જરૂર છે તોઅહી એક ઓર્ડર ઓછો છે કારણ કે અહીં આ A1 પણ એક અજ્ઞાત છે જેને હલ કરવાની જરૂર છે કારણ કે આપણે વેક્ટરને પોટેન્સીઅલી જોઈ રહ્યા છીએ ખરેખર આ A1 એક મૂંજવણભરી વસ્તુ છે કારણ કે આ A પોટેન્સીઅલ વેક્ટર છે અને આ અજ્ઞાત A1 છે હવે ઇન્વેર્સન મેટ્રિક્સ ઇન્વર્ઝનનો ઓર્ડર આપણે જેની ચર્ચા વર્ગ એકમાં કરીશું તો તે અને તે જનરેટર પણ વોલ્ટેજ જનરેટર છે પરંતુ અન્ય પ્રકારની વિવિધ ગતિઓ કે જે આ ફોર્મ્યુલેશન દ્વારા વિશ્લેશીત કરી શકાતી નથી કારણ કે ત્યાં વોલ્ટેજ જનરેટર અથવા સ્પાર્ક ગેપ જનરેટર હોય તેવું ધારે છે પરંતુ બીજી સામાન્ય ફીડ વસ્તુ કે જેને પોકલિંગ્ટનની રચના કહેવામાં આવે છે જે એકીકૃત સમીકરણ રચના પણ છે તો હવે આપણે જોઈશું પોકલિંગ્ટનના ઇન્ટિગ્રલ સમીકરણ રચના ફરીથી આપણી પાસે તે સિલિન્ડરો છે અહીં કરંટ ડેન્સીટી સપાટી પર છે તો આની પ્રથમ ધારણા કરંટ ઘનતા Jz સપાટી પર છે તો તેને kz કહેવામાં આવે છે હવે બીજી બાબત એ છે કે આ સપાટીની કરંટ ઘનતા kz પરિઘમાં સમાન છે તો આપણે તે લખીએ કે Iz2πaKzz Iz એક બિંદુ z' પર 2 પાય a kzz હશે તો અહીં તે કહી કે તે સર્કમ્ફરન્સિઅલિ એકધારું છે અને ત્રીજી વસ્તુ અગત્યની છે કે તે હેલેને કહેલ રિફાયનમેન્ટ છે ત્યાં એક સ્કેટરડ ક્ષેત્ર છે તો Ez એ વાયરમાં સમકક્ષ પ્રવાહો દ્વારા બનાવેલ એક સ્કેટરડ ક્ષેત્ર છે ખરેખર Jz અહીં સપાટી પર છે પરંતુ હેલેનનું કહેવું છે કે આ સર્કમ્ફરન્સિઅલ પ્રવાહ જેને હું આખરે સમાન અક્ષીય પ્રવાહ લઈ શકું છું અને તે ક્ષેત્રને સ્કેટર કરશે આપણે સિલિન્ડરની અક્ષ પર સ્થિત હોવાનું માનવામાં આવતા વાયરમાં સમકક્ષ પ્રવાહ દ્વારા બનાવેલ તે ક્ષેત્રને Ez કહીશું તો યાદ રાખો કે આપણે એવું નથી કહી રહ્યા કે કરંટ A છે કે કરંટને વિશિષ્ટ રીતે સર્કમ્ફરન્સિઅલિ વિતરિત કરવામાં આવે છે પરંતુ તેને સમકક્ષ વસ્તુ જે આપણે લઈએ છીએ આપણે આ સમાન વસ્તુ સરળતાથી લઇ શકીએ છીએ ઇક્વીવેલેન્ટ કરંટ શું છે તે અક્ષ છે અને કારણ કે તે સપ્રમાણ રચના છે અને આ સ્કેટરડ વસ્તુ છે હવે ફરીથી કહી શકીએ કે M શૂન્ય છે ચુંબકીય પ્રવાહ અને કરંટ ઘનતા આ az Jz દ્વારા આપવામાં આવી છે તે જ હેલેનની વસ્તુ જેવી છે તો આપણે આ સમીકરણ 2Azz2k2AzjωμϵEz ડેલ સ્ક્વેર Az પ્લસ ડેલ z સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર Az બરાબર J ઓમેગા મ્યુ એપ્સીલોન Ez બરાબર હલ થાય તો તમે જુઓ છો કે હેલેનના સમીકરણમાં આપણે કહ્યું ગેપ સિવાય આ સર્વત્ર શૂન્ય છે પરંતુ અહીં આપણે કહી રહ્યા છીએ કે ત્યાં કોઈ સ્કેટરડ ક્ષેત્ર પણ નથી આને કારણે દેખીતી રીતે અંતરે ત્યાં એક ક્ષેત્ર લાગુ છે તો તે સામાન્ય કરતાં વધુ અને તો હવે આપણે આ પહેલાની વસ્તુમાંથી ઉકેલી શકીએ છીએ તો હું સીધા જ આ પોકલિંગ્ટનની રચના પર જઈ શકું છું તો આપણે આખરે આ l ભાગ્યા 2 Iz વડે લખી શકીએ અથવા હું એમ કહી દઉં કે આ વસ્તુનું સમાધાન શું હશે તે સમાધાન સામાન્ય રીતે થશે આ આપણે પહેલા જોયું છે આ ડીફ્રેન્સિઅલ સમીકરણ તેનું સમાધાન આ છે અને હવે આપણી આ બધી ધારણાઓ ને સ્પેસિઅલાઇઝ કરીએતો તે l2l22z2k2e jkR4πRdzjωϵEzz ડેલ સ્ક્વેર ડેલ z સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર e ટુ ધી પાવર માઈનસ J kR બાય 4 પાય R dz એ j ઓમેગા એપ્સીલોન Ez બરાબર છે z નિર્દેશિત zs હવે Ez શું છે આપણે સિલિન્ડર સપાટી પર જાણીએ છીએ કે કુલ ટેંજેન્ટીઅલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવું જોઈએ તો તે બંને એકસરખા હોવાથી હું લખી શકું છું કે Ez rz' વત્તા Eziz' શૂન્ય બરાબર છે હું Ez ઇન્સીડેંટ લખીશ દા ત Eziz' ઇન્સીડેંટ નો અર્થ એ થાય છે કે લાગુ કરેલ હોય તે શૂન્ય તરફ જવું જોઈએ એનો અર્થ એ છે કે હું હંમેશા Eziz' ને Ez rz' ની સમાન લખી શકું છું તો જો આ હું અહીં મુકું છું તો હું મેળવી શકું છું અથવા હું અહીં લખી શકું છું કે jωϵEZizમાઈનસ j ઓમેગા એપ્સીલોન Eziz અને r r શું છે તે બીજું કંઈ નથી જો આપણે નળાકાર કોઓર્ડિનેટ્સ રહો સ્ક્વેર વત્તા J માઈનસ z સંપૂર્ણ સ્ક્વેર પર જોઈએ તો આ રચનાને પોકલિંગ્ટનનું ઇન્ટિગ્રલ ઇક્વેશન ફોર્મ્યુલેશન કહે છે તમે જુઓ છો કે તે સમાન માળખું ઈન્ટીગ્રલ સમીકરણ છે કારણ કે આ અજ્ઞાત છે આ ભાગ જાણીતો છે ખરેખર આપેલ એકસાઈટેસન સ્પાર્ક ગેપમાંથી છે જો તમે કહો છો કે હું જાણું છું કે Eziz શું છે તો હું ગણતરી કરીશ અન્ય કોઈપણ પ્રકારની ફીડ માટે હું તે શોધી શકું છું તો Ez મારા હાથમાં છેતે જાણીતું છે તો આ બાજુ જાણીતી છે આ બાજુ કેટલાક કામગીરી છે આ કાર્ય જાણીતું છે તો મારે તેને હલ કરવાની જરૂર છે તો હેલેન અને પોકલિંગ્ટન બંને માટેનું આ ઈન્ટીગ્રલ સમીકરણજેને લોકોએ હલ કરેલ છે અને પછી ત્યાં વિવિધ તકનીકીઓ છે જેમાંથી એક છે મેં કહ્યું હતું કે કમ્પ્યુટર અમલીકરણ માટે સૌથી વધુ અસરકારક મોમેન્ટ પદ્ધતિ છે કે આપણે આગળના ક્લાસમાં પદ્ધતિની થોડી ચર્ચા કરીશું અને પછી આપણે જોઈશું કે હવે પછીના વર્ગમાં આ સમીકરણ કેવી રીતે હલ કરવું